તેથી આ એક પ્રકારની સમરી છે મારો મતલબ ઇન્ટિગ્રલ ઇક્વેશન આપણે વિચાર્યું કે આપણે ફક્ત ફોરવર્ડ પ્રોમ્લેમ માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ તે આપણને લિનિયર એલ્જિબ્રા ની ખૂબ જ સરસ ભાષા આપવામાં આવી છે જેમાં હું આ ઇનવર્સ પ્રોબ્લેમ ને યોગ્ય રીતે લખી શકું છું અને મુખ્ય પડકારો જે આપણે ઇનવર્સ પ્રોબ્લેમ માં જોયા હતા તે ઇલ પોઝડ હતા તેથી તે પૂરતી માહિતી નથી તે માત્ર ત્યાં નથી જ્યાં ફિલ્ડ બેન્ડ મર્યાદિત છે તેની સાથે રહો અને બીજો પ્રોબ્લેમ નોન લિનિયારીટી યોગ્ય હતી તેથી આ મને નોન ક્ન્વેક્સ ઓપ્ટિમાઇઝેશન આપે છે તેથી આ મારો મતલબ છે કે આ સમસ્યા હલ થવાની વાર છે તેથી તમે જાણો છો કે ફેન્સી ડેટા એનાલિટિક્સ અને ઓપ્ટિમાઇઝેશન મશીન લર્નિંગ તમે જે પણ કરી શકો છો તેને આ સાથે સારો ઉકેલ મેળવવા માટે કરવાની જરૂર છે અને તે તમને એ પણ બતાવે છે કે માત્ર CEM જ આ સમસ્યા માટે પૂરતું નથી અલબત્ત આપણે તેને લિનિયર એલ્જિબ્રા ની ભાષામાં લખવાનું હતું જે આપણે પ્રોગ્રામિંગ કરવાનું હતું અને તે ઇલ પોઝડનેસ ને વેવલેટ ડોમેન પર જે રીતે જોયું તેના માટે ઉદાહરણ તરીકે તે તમારી સિગ્નલ પ્રોસેસિંગ અને હેવી ડ્યુટી ઓપ્ટિમાઇઝેશન છે અહીં બધી તકનીકો જે એકસાથે આવે છે તે તમે જાણો છો અને જ્યારે તમે સિગ્નલ પ્રોસેસિંગ કરી રહ્યા હોવ ત્યારે ત્યાં પણ સંભાવના છુપાયેલી હોય છે તેથી આ બધાનો અર્થ એ છે કે હું જે કહેવા માંગુ છું તે એ છે કે CEM અન્ય ઘણા સાધનોની જેમ એક છે જે વાસ્તવિક વિશ્વની એન્જિનિયરિંગ સમસ્યાને હલ કરવા માટે એકસાથે જરૂરી રહેશે માત્ર એક વિષયને જાણવાનો અને તેનો એકલો ઉપયોગ કરવાના દિવસો હમણાના દિવસોમાં બધું જ આંતરશાખાકીય બની ગયું છે તેથી જો તમે ઉમેરવા માંગતા હો તો તમે અહીં ml પણ ઉમેરી શકો છો જે કોઈપણ ઓપ્ટિમાઇઝેશનનો એક ભાગ છે વિધાર્થી તમે કરી શકો સર વિધાર્થી ઇન્ટિગ્રલ ઇક્વેશન સિવાય અન્ય કોઈ મેથડ નો ઉપયોગ કરી શકો શું તમે ઇન્ટિગ્રલ ઇક્વેશન સિવાય અન્ય કોઈ મેથડ નો ઉપયોગ કરી શકો છો તેથી તમે FDTD નો ઉપયોગ કરેલા લોકોનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ મને નથી લાગતું કે તમને અહીં આટલી સરસ ફોર્મ્યુલેશન મળી છે તમે કોઈપણનો ઉપયોગ કરી શકો છો તેથી જો તમે અહીં આ મેથડ થી અહીં પાછા જાઓ છો જ્યાં હું છું હું x માટે કેટલાક અનુમાનથી શરૂ કરું છું તો હું આ બાજુ u ની ગણતરી કરું છું તેથી u મેળવવું એ જ છે જે ફોરવર્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ છે ફોરવર્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ કોઈપણ મેથડ માંથી કરી શકાય છે મેં જે ઇનવર્સ પ્રોબ્લેમ લખી છે તે મને ઇન્ટિગ્રલ ઇક્વેશન ફોર્મ્યુલેશન માંથી ફોર્મ્યુલેશન મળ્યું છે તેથી જો તમને લાગે કે તમારી ગણતરીનો સમય તમારી સૌથી અગત્યની બાબત છે તો તમારે ફોરવર્ડ પ્રોબ્લેમ ને ઇન્ટિગ્રલ ઇક્વેશન માં ન ચલાવવી જોઈએ કારણ કે તેમાં વધુ સમય લાગે છે તો આપણે FEM કરવુ જોઇએ તેથી તમે આ ફોરવર્ડ પ્રોબ્લેમ ને FEM ઇનવર્સ પ્રોબ્લેમ મા આગળની સમસ્યા કરી શકો છો અને આપણે ઇનવર્સ પ્રોબ્લેમ જોઈ રહ્યા છીએ અત્યારે આપણે ઇનવર્સ પ્રોબ્લેમ જોઈ રહ્યા છીએ રીઅલ ટાઇમ માઇક્રોવેવ ઇમેજિંગ કરો હું નથી કરતો ખૂબ જ સરળ માટે જ્યાં હું જાણું છું કે કોન્ટ્રાસ્ટ ખૂબ જ ઓછો હશે પછી જ્યાં સુધી આ અલ્ગોરિધમ નો ખૂબ ઝડપથી કામ કરશે ત્યાં સુધી તમે તેને રીઅલ ટાઇમ માં કરી શકશો પરંતુ જો તમે રીતના પ્રોબ્લેમ ને બરાબર જાણતા હોવ તો તે ઇટરેટીવ પ્રોસેસ છે કદાચ તે તમને રીઅલ ટાઇમ માં કામ ન કરે Student તેથી વોલ ઇમેજિંગ અને મુવીંગ ટાર્ગેટ અને તે બધા તેથી જો તમે વોલ તપાસ દ્વારા કેટલાક અંદાજ માટે પરવાનગી આપો છો ઉદાહરણ તરીકે શું તમારી પાસે વોલ છે અને તેની પાછળ તમારી પાસે કેટલીક વસ્તુઓ છે અને ચાલો આપણે તેને આતંકવાદી કહીએ અથવા તમે તેને કલ્પના કરવા માંગો છો હવે તમને ત્યાં પરવા નથી કે પરમિટીવીટી 3 અથવા 3 5 છે જે કોઈ વસ્તુ છે કે નહીં તેની પરવા કરે છે તેથી જો હું સમસ્યામાંથી મારી અપેક્ષાઓ ઘટાડીશ જ્યાં સુધી મને ઓબ્જેક્ટ માટે અસ્પષ્ટ આકાર મળે ત્યાં સુધી હું ખુશ છું તેથી જો હું મારી સમસ્યાને બદલીશ તો હું ઉકેલની ચોકસાઈ પર મારી જરૂરિયાતોને હળવી કરી શકું છું તેથી આ પ્રકારના વેપાર બંધ કરવા પડશે તમારે કહેવું છે કે તમને શું રસ છે જો મને સ્તન કેન્સર શોધવામાં રસ હોય તો હું તંદુરસ્ત પેશીઓ અને કેન્સરગ્રસ્ત પેશીઓ વચ્ચેનો તફાવત વધુ સારી રીતે કહી શકું અને તે અસ્પષ્ટ વસ્તુ નથી સાચું કારણ કે જો તમે ડોક્ટરને ખોટી માહિતી આપો છો તો તે ખોટો ભાગ કાપી નાખશે બરાબર તેથી પરમિટીવીટી ની યોગ્યતા મેળવવી એ એક ક્વોન્ટિટેટીવ સમસ્યા છે અને વોલ ઇમેજિંગ દ્વારા તમે જે જાણો છો તે આ પ્રકારની અરજીઓ ક્વોલીટેટીવ સમસ્યાઓ છે મને થોડો ઉપાય આપો જે વધુ કે ઓછો છે તે પણ સમસ્યા છે ત્યાં તમે રીઅલ ટાઇમ સોલ્યુશન મેળવી શકો છો